તો આપણે અહીં જે પ્રોગ્રામ જોયો છે તેમાં ટાઈમર 1 ઈવેન્ટ કાઉન્ટર તરીકે કાર્ય કરે છે આ પિન 3 5 છે તે T1P છે ત્યાં હું જે પલ્સિસ આવી રહી છે તેને ફિડિંગ કરી રહ્યો છું અને પછી આ b સેટ થશે અને જેમ આપણે કહ્યું છે કે સેટ b 3 5 તે આ 4 3 5 ને ઇનપુટ પોર્ટ તેને હાઈ બનાવીને બનાવશે તો પછી આપણાં ડિસ્પ્લે હેતુ માટે આપણે કહી શકીએ કે મારી પાસે આ પોર્ટ P2 લાઇન પર 8 LED જોડાયેલ છે તમે જોયું છે કે તમે આ P2 પરના રજિસ્ટર દ્વારા TL1 ની આ ગણતરીને આઉટપુટ કરી રહ્યાં છો આપણે તે અહીં કરી શકીએ છીએ આપણે અહીં સંખ્યાબંધ LED જોડી શકીએ છીએ તમે આના જેવું કંઈક કનેક્ટ કરી શકો છો કદાચ રજિસ્ટર મુકો તો આપણે અહી 1 LED મુકીશું અહી LED મુકો આ રીતે તેમાંથી દરેક માટે આપણી પાસે અમુક LED દ્વારા અનુસરવામાં આવેલ કરંટ લિમિટિંગ રેઝિસ્ટન્સ હોઈ શકે છે તેથી તે રીતે દરેક પોઈન્ટ માટે આપણે 1 ને કનેક્ટ શકીએ છીએ તેમ અહી 8 LEDs ને જોડી શકાય છે તે આ T1 માં પ્રાપ્ત થયેલી પલ્સિસની સંખ્યાની પેટર્નનું ડિસ્પ્લે હશે અને કારણ કે આપણે 8 બીટ થી વધુ સંખ્યા દર્શાવી શકતા નથી તેથી પોર્ટ P2 માં તેને માત્ર 8 લાઇન મળી છે આપણી પાસે 8 LED છે તે સારું છે ઓવરફ્લો ઇફેક્ટ થયા પછી આપણે આ કાઉન્ટર ને 0 સાથે ફરીથી લોડ કરી શકીએ છીએ જેનું બીજું ઉદાહરણ આપણે આગળ જોઈશું આની જેમ આપણે ધારીએ છીએ કે 1 હર્ટ્ઝ ફ્રિક્વન્સી પલ્સ પિન 3 4 સાથે જોડાયેલ છે અને આપણે LCD પર કાઉન્ટર 0 દર્શાવવા માટે એક પ્રોગ્રામ લખવા માંગીએ છીએ આ કાઉન્ટર 0 વેલ્યુ ગમે તે હોય આપણે LCD પર મૂકવા માંગીએ છીએ TH0 ની ઇનિશિયલ વેલ્યૂ આપણે માઈનસ 60 તરીકે સેટ કરીએ છીએ અને તે પોઈન્ટ થી આગળ પણ હવે તે ચાલુ રહેશે પ્રથમ રાઉન્ડમાં તે 0 થી શરૂ થાય છે અને 256 ઇવેંટ્સની ગણતરી કરે છે અને રીસેટ પર TL0 એ 0 છે આપણે તે કરવું પડશે આપણે તે ઇચ્છતા નથી આપણે તેને ફરીથી લોડ કરવા માંગીએ છીએ આપણે પ્રોગ્રામ ની શરૂઆતમાં આ TH0 ને માઈનસ 60 સાથે લોડ કરવા માંગીએ છીએ તો ચાલો આપણે આ પ્રોગ્રામ પર એક નજર કરીએ પહેલા આ LCD સેટઅપ ના પાર્ટ ને જુઓ અને LCD ને શરૂ કરો તેને LCD સેટઅપ કહેવામાં આવે છે તે આપણાં પ્રોગ્રામ નો ભાગ નથી આપણે ધારીએ છીએ કે ત્યાં એક LCD સેટઅપ રૂટિન છે જે આ LCD સેટઅપ પાર્ટ કરશે કેટલાક કંટ્રોલ વાલ્વ ને LCD અને તે બધા પર સેટ કરવામાં આવ્યા છે આપણે ધારી રહ્યા છીએ કે આ LCD સેટઅપ રૂટિન દ્વારા પહેલેથી જ કરવામાં આવ્યું છે આપણે કાઉન્ટર 0 ને મોડ 2 માં પ્રારંભ કરીએ છીએ ફરીથી તે જ વસ્તુ રહેશે આ લોવર ઓર્ડર 4 બિટ્સ માટે તેઓ તમને મોડ સેટિંગ ની જેમ કહેશે અને હવે સમય આવી ગયો છે કે તે કાઉન્ટર છે અને તે મોડ 2 છે TH0 ને માઈનસ 60 પર ઇનિશિયલાઇઝ્ડ કરવામાં આવે છે અને B P 3 4 સેટ કરે છે આ T0 ને ઇનપુટ બનાવશે જેમ કે અગાઉના ઉદાહરણમાં આપણે સેટ B P 3 5 નો ઉપયોગ કરી રહ્યા હતા અહીં આપણે T0 ને ઇનપુટ તરીકે સેટ કરવા માટે સેટ B P 3 4 નો ઉપયોગ કરવો પડશે પછી B TR0 સેટ કરો તે ટાઈમર શરૂ કરશે તે કાઉન્ટર શરૂ કરશે અને A TL0 મૂવ કરશે દર 60 સેકન્ડ પછી આપણે શરૂ કર્યું છે આપણે માઈનસ 60 સાથે T0 લોડ કર્યું છે 60 સેકન્ડ પછી તે મળશે આવી દરેક 60 ઇવેંટ્સ પછી ટાઈમર 0 ઓવરફ્લો થશે તો move ATL0 લખીએ હવે આપણે આ A કોલ ને કન્વર્ટ કરીએ છીએ તે કેટલાક રજીસ્ટર R2 R3 R4 માં કન્વર્ટ થશે ફરીથી આ રૂટિન આપણાં ડિસ્કશનનો ભાગ નથી કારણ કે આ કેટલાક ડિસ્પ્લે રૂટિન છે તે ડિસ્પ્લે ના આ કલાક મિનિટ અને બીજા પાર્ટને પકડી રાખવા માટે આ રજિસ્ટર R2 R3 R4 નો ઉપયોગ કરે છે તે અહીં બતાવવામાં આવ્યું નથી અને પછી આપણે આ TH0 ને તપાસીએ છીએ અને જો TH0 ઓવરફ્લો થાય તો આપણે પાછા જઈએ છીએ તેનો અર્થ એ કે આપણી પાસે 1 લૂપ સમાપ્ત થઈ ગઈ છે TL0 ની વેલ્યૂ ફરીથી થશે તે હજી સમાપ્ત થયું નથી તો આ TL0 ની વેલ્યૂ ફરીથી A પર જશે અને પછી આ કન્વર્ટર વેલ્યૂને આ કલાક મિનિટ સેકન્ડ ડિસ્પ્લેમાં કન્વર્ટ કરશે અને આ ડિસ્પ્લે રૂટિનને કોલ કરવામાં આવશે અને જ્યારે આ બીટ સેટ થશે હવે આ TR0 ને રોકવું પડશે ટાઈમર બંધ કરવું પડશે અને આ ઓવરફ્લો ફ્લેગ રીસેટ કરવો પડશે તે થઈ ગયું છે અને તે ટાઈમર શરૂ કરવા જઈ રહ્યું છે આ રીતે આપણે આ પર્પઝ માટે એક પ્રોગ્રામ રાખી શકીએ છીએ આગળ આપણે T મોડ રજિસ્ટર માં ગેટ 1 ની બરાબર હોય તેવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ છીએ આપણે અત્યાર સુધી જે પણ ચર્ચા કરી છે તેમનો ગેટ 0 ની બરાબર હતો તો ત્યાં કંઈ નથી અને બાહ્ય રીતે કોઈ નિયંત્રણ ન હતું બધું આંતરિક TR બીટ દ્વારા કંટ્રોલ હતું આપણે ટાઈમર 0 અને 1 માટે સેટ કરવા B TR0 અને સેટ B TR1 નો ઉપયોગ કર્યો છે હવે જો ગેટ 1 ની બરાબર હોય તો આપણે ટાઈમર ના સ્ટાર્ટ અને સ્ટોપને પણ કંટ્રોલ કરવા માટે હાર્ડવેર નો ઉપયોગ કરી શકીએ છીએ તે ઘણી વખત ઉપયોગી છે અને તે આ INT 0 અને INT 1 પિન દ્વારા કરવામાં આવે છે INT 0 એ પોર્ટ નંબર 2 નો પિન નંબર 12 છે અને પિન નંબર INT 1 એ બીટ નંબર 3 નો પિન નંબર 13 છે તેઓ ટાઈમર ઓપરેશનને કંટ્રોલ કરી શકે છે તેથી જો આ ગેટ બીટ 1 પર સેટ કરેલ હોય તો ટાઈમર 0 માટે જ્યારે પણ આ INT 0 એક્ટીવ થાય છે ત્યારે જ ટાઈમર કામ કરશે અને જો તે ડીએક્ટીવ થઈ જશે તો ટાઈમર બંધ થઈ જશે આ રીતે આપણે આ ટાઈમર માટે બાહ્ય અને આંતરિક રીતે કંટ્રોલ મેળવી શકીએ છીએ ઇન્ટરનલ ટર્ન ઓન કરવા માટે સોફ્ટવેર બાજુ માટે ટાઈમર શરૂ કરવા માટે છે તમારે આ ઇન્સ્ટ્રક્સન સેટ B TR0 નો ઉપયોગ કરવો પડશે તે સિવાય જે રહે છે એ આપણી પાસે આ બાહ્ય ગેટ 1 ની બરાબર છે જો ગેટ 1 ની બરાબર હોય તો તે ગણાશે જો INT 0 ઇનપુટ હાઈ હોય અને TR0 1 ની બરાબર હોય જો આ બે શરતો સેટિસ્ફાઇડ છે તો માત્ર અપકાઉન્ટિંગ 1 ના ગેટ માટે થશે અને 0 ના સમાન ગેટ માટે તે ફક્ત સોફ્ટવેર કંટ્રોલ જ હશે માત્ર TR0 બરાબર 1 હશે તે પૂરતું હશે આ આપણે જોયું છે ટાઈમર ના રેફરન્સ માં ઘણા સ્પેશિયલ ફંક્શન રજીસ્ટર છે આ TCON 88H છે તે થોડું એડ્રેસેબલ છે અને આપણે જોઈએ છીએ કે છેલ્લો ડીજીટ 8 છે તે થોડું એડ્રેસેબલ છે જ્યારે પણ તમને આ છેલ્લો ડીજીટ 8 અથવા 0 તરીકે મળે છે ત્યારે 8051ના કિસ્સામાં રજિસ્ટર થોડું એડ્રેસેબલ હોય છે પછી TMOD તેને મોડ કંટ્રોલ તરીકે રજીસ્ટર કરે છે તેનું એડ્રેસ 89 છે અને તે બીટ એડ્રેસેબલ નથી આ TL0 TL1 TH0 TH1 છે આ બધા ટાઈમર ની વેલ્યુ છે લો બાઈટ અને હાઈ બાઈટ છે અને તે બીટ એડ્રેસેબલ નથી પછી આપણને આ T2CON મળ્યું છે T2CON એ 8052 માટે છે અને આપણને કેટલાક ઓછા બાઈટ કેપ્ચર મળ્યા છે જુઓ આ કેટલાક ટાઈમર ટૂલ્સ મોડ્સ છે કેટલાક ખાસ મોડ્સ છે તે હેતુ માટે આ રજીસ્ટરોનો ઉપયોગ કરવામાં આવે છે આગળ આપણે ઈંટરપ્ટ ની તપાસ કરીશું 8085 ના કિસ્સામાં આપણે ઈંટરપ્ટસ જોયા છે અને પછી આપણે જોયું છે કે 8085 માં વિવિધ પ્રકારના ઈંટરપ્ટ છે RST ઇન્ટરપ્ટ પછી INTR TRAP તેના જેવા છે 8051 ના કિસ્સામાં આપણને 2 ઈંટરપ્ટ ક્લાયંટ મળ્યા છે INT 0 અને INT 1 બાહ્ય ઈંટરપ્ટ તરીકે તથા કેટલાક અન્ય ઈંટરપ્ટ છે જે ખરેખર ઇન્ટરનલ ઈંટરપ્ટ છે આપણે તેમની તપાસ કરીશું આ ડાયાગ્રામ ખૂબ જ સામાન્ય છે જો આ પોઈન્ટ એ ઈંટરપ્ટ આવે તો તે સંબંધિત ઈંટરપ્ટ સર્વીસ રૂટિન ISR તરફ જમ્પ કરશે તે આ ISR સમાપ્ત કરશે અને ઈંટરપ્ટ માંથી પાછા આવશે આ ઇન્સ્ટ્રક્સન તેને જ્યાંથી ઈંટરપ્ટ કરવામાં આવી હતી તે ઇન્સ્ટ્રક્સન પર પાછા લઈ જશે તેથી તે આ બિંદુએ ઈંટરપ્ટ થયું હતું તેથી આ mov b10 ઇન્સ્ટ્રક્સન પૂર્ણ કર્યા પછી જમ્પ થશે તેથી આ ઇન્સ્ટ્રક્સન પૂર્ણ કર્યા પછી પ્રોસેસર પાછું આવશે અને આ ઇન્સ્ટ્રક્સન દ્વારા ગુણાકાર કરવાનું શરૂ કરશે 8051 ના કિસ્સામાં ઈંટરપ્ટ ના 5 સોર્સ છે તે ટાઈમર 0 ઓવરફ્લો ટાઈમર 1 ઓવરફ્લો પછી બાહ્ય ઈંટરપ્ટ 0 બાહ્ય ઈંટરપ્ટ 1 અને સીરીયલ પોર્ટ ઈંટરપ્ટ છે આ વિવિધ ઈંટરપ્ટ છે જે આપણી પાસે છે ટાઈમર 0 ટાઈમર 1 આપણે જોયું કે TF0 અને TF1 બીટ મેં કહ્યું તેમ તમે પ્રોગ્રામ માં કાં તો કરી શકો છો અથવા જ્યારે ઓવરફ્લો થાય ત્યારે તમે ઈંટરપ્ટ જનરેટ કરી શકો છો 8051 ની કેટલીક એન્હાંસ્ડ ફ્રિક્વન્સી છે જેમાં 22 વિવિધ સોર્સિસ છે તેથી 8051 ના એડવાન્સડ વર્ઝનમાં વધુ ટાઈમર છે પ્રોગ્રામેબલ કાઉન્ટર જે ADC છે અને વધુ બાહ્ય ઈંટરપ્ટ અને પછી સીરીયલ ઈંટરપ્ટ છે તેઓ ત્યાં છે પરંતુ મૂળભૂત 8051 ને માત્ર 5 ઈંટરપ્ટ મળ્યા છે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ 5 ઈંટરપ્ટ કેવી રીતે કાર્ય કરશે જો ઈંટરપ્ટ ઈવેન્ટ થાય અને તે ઈવેન્ટ માટે ઈંટરપ્ટ ફ્લેગ્સ એનેબલ હોય અને ઈંટરપ્ટ એનેબલ હોય તો ઈંટરપ્ટ ને ઓળખવામાં આવશે સૌ પ્રથમ ઈંટરપ્ટ એનેબલ હોવો જોઈએ જેમ કે આપણે 8085 માટે પણ જોયું છે તમામ ઈંટરપ્ટ એનેબલ હોવા જોઈએ અને આપણે અહીં ઈંટરપ્ટ નું માસ્કિંગ પણ કરી શકીએ છીએ તે જ વસ્તુ છે કે તે ઇવેન્ટ માટેનો ઈંટરપ્ટ ફ્લેગ માસ્ક માટે એનેબલ હોવો જોઈએ માસ્કિંગ હેતુ માટે કારણ કે ઈંટરપ્ટ નથી તે માસ્કડ થયેલ નથી હોતો અને ઈંટરપ્ટ માં ખરેખર વોઈડ જોવા મળે છે જો આ બધી વસ્તુઓ થાય છે તો માત્ર એક ઈંટરપ્ટ થયો હોવાનું માનવામાં આવે છે અને તેની કાળજી કેવી રીતે લેવામાં આવે છે તે પ્રોસેસર દ્વારા લેવામાં આવશે પહેલા વર્તમાન પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુને સ્ટેક પર મોકલવામાં આવે છે અને તે પહેલા તમે સ્ટેપ નંબર 0 લખી શકો છો જે મૂળભૂત રીતે વર્તમાન ઇન્સટ્રકસન ને પૂર્ણ કરી રહ્યું છે તમે અહીં સ્ટેપ નંબર 0 તરીકે બીજું સ્ટેપ લખી શકો છો જે કહે છે કે વર્તમાન ઇન્સટ્રકસન ને સમાપ્ત કરો ઇન્સટ્રકસન કે તે અમલમાં મુકવામાં આવી હતી અને તે પછી જ તે ઈંટરપ્ટ સર્વિસ રૂટીન માં જશે વર્તમાન ઇન્સટ્રકસનને સમાપ્ત કર્યા પછી તે સ્ટેકમાં પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ મૂકશે અને તે ઈંટરપ્ટ માટે ઇન્ટરપ્ટ વેક્ટર એડ્રેસ પર પ્રોગ્રામ એક્ઝીક્યુશન ચાલુ રહેશે 8051 ના કિસ્સામાં તમામ ઈંટરપ્ટ વેક્ટર ઈંટરપ્ટ જ છે 8085 માં INTR જેવા નોન વેક્ટર ઈંટરપ્ટ જેવું કંઈ નથી હોતું અને બધા ઈંટરપ્ટ એ વેક્ટર ઈંટરપ્ટ જ હોય છે તેમના એડ્રેસ નિશ્ચિત હોય છે એક્ઝીક્યુશન એક નિશ્ચિત એડ્રેસથી શરૂ થશે અને પછી થોડા સમય પછી જ્યારે આ ઈંટરપ્ટ સર્વિસ રૂટિન સમાપ્ત થઈ જશે ત્યારે આ પ્રોગ્રામ કાઉન્ટર આ ડેટા ઇન્સટ્રકસનને તપાસશે અને પછી પ્રોગ્રામ કાઉન્ટર સ્ટેક માંથી પોપ આઉટ થશે અને પ્રોગ્રામ એક્ઝીક્યુશન ફરીથી શરૂ થશે અને તે પોઈન્ટ થી થશે કે જ્યાં તેને છોડી દેવામાં આવ્યું હતું આ સ્ટાન્ડર્ડ ઈંટરપ્ટ ઓપરેશન ફ્લો છે તે અન્ય પ્રક્રિયાઓ માટે પણ સાચું હોય છે અને એકમાત્ર વસ્તુ એ છે કે 8051 ના કિસ્સામાં ઈંટરપ્ટ બધા વેક્ટર હોય છે આગળ આપણે 8085 ના કિસ્સામાં એક જ સમયે જો 2 ઈંટરપ્ટ સોર્સીસ ઈંટરપ્ટ થાય તો શું થાય છે તેના પર ધ્યાન આપીએ છીએ એક પ્રાથમિકતા સેટિંગ છે અને આપણે જોયું છે કે TRAP ને સર્વોચ્ચ પ્રાથમિકતા મળી છે અને તે પછી તે નોન માસ્કેબલ ઈંટરપ્ટ છે 5 5 તેથી તેમને તે ઓર્ડરમાં પ્રાથમિકતાઓ મળી છે 8051 માં પ્રાથમિકતાનો કોન્સેપ્ટ પણ છે સર્વોચ્ચ પ્રાથમિકતા સાથેના ઈંટરપ્ટ ને પ્રથમ સર્વીસ મળશે અને તમામ ઈંટરપ્ટ સર્વે ડિફોલ્ટ પ્રાધાન્યતા ઓર્ડરમાં આવશે પ્રાથમિકતા હાઇ અથવા લો પર પણ સેટ કરી શકાય છે તે પણ કરી શકાય છે આ ઈંટરપ્ટ પ્રાથમિકતા છે ત્યાં કેટલાક સ્પેશિયલ ફંક્શન રજીસ્ટર હોય છે જે આ ઈંટરપ્ટ માટે ઉપયોગી છે પ્રથમ સ્પેશિયલ પર્પઝ રજિસ્ટર કે જેને આપણે જોઈશું તેને ઈંટરપ્ટ એનેબલ કહેવામાં આવે છે આ ઈંટરપ્ટ એનેબલ છે તેને 7 બિટ્સ મળ્યા છે તેમાંથી 8 બિટ્સ આ બિટ નંબર 6 મિનીંગફૂલ નથી તે ડોક્યુમેંટેડ નથી જેમ કે આ બીટ નંબર 6 નો પર્પઝ શું છે તે ડોક્યુમેંટેડ નથી જ્યાં સુધી યુઝર નો સંબંધ છે ત્યાં સુધી તમે આ ચોક્કસ બીટ સાથે કંઈપણ કરી શકતા નથી આ બીટ નંબર 7 એ એનેબલ ઈંટરપ્ટ છે આ સિસ્ટમમાં તમામ ઈંટરપ્ટ ને એનેબલ કરવા માટે છે તે ગ્લોબલ ઈંટરપ્ટ એનેબલ છે અને કોઈપણ ઈંટરપ્ટ એનેબલ કરવા માટે તેને 1 પર સેટ કરવું આવશ્યક હોય છે આ એનેબલ કરવા માટે આ EA ને 1 ની બરાબર સેટ કરવું આવશ્યક છે અને જો A 0 હોય તો સિસ્ટમમાંના તમામ ઈંટરપ્ટ ડિસેબલ હોય છે પછી આ બીટ નંબર 5 એ ET2 છે આ ટાઈમર ઈંટરપ્ટ છે તો આપણને આ ટાઈમર ઈંટરપ્ટ 2 મળ્યું છે પછી આ આપણને આ મળ્યું છે તે ટાઈમર 2 માટે સાચું છે ટાઈમર 2 માટે કહીએ તો 8051 આપણી પાસે ટાઈમર 2 નથી તે 8052 માં તમારી પાસે હશે પરંતુ આ બીટ એ 8051 માં પણ છે પછી આપણને ES0 મળ્યો આ સીરીયલ ઈંટરપ્ટ અથવા સીરીયલ કોમ્યુનિકેશન ઈંટરપ્ટ છે તે આપણી પાસે છે સીરીયલ કોમ્યુનિકેશન માટે આપણને બાઈટ રિસીવ્ડ અને બાઈટ સેન્ટ બંને મળ્યા છે પરંતુ તે બંને આ A0 દ્વારા એક જ ઈંટરપ્ટ દ્વારા કંટ્રોલ થાય છે જ્યારે બંને રીસિવ કરે છે અને ટ્રાન્સમિટ કરે છે ત્યારે તેઓ સમાન ઈંટરપ્ટ ES0 જનરેટ કરે છે પછી આપણને ET1 મળ્યો ET1 એ ટાઈમર 1 માટે છે આ પછી બાહ્ય ઈંટરપ્ટ 1 માટે EX1 છે પછી તમને ટાઈમર 0 માટે ET0 અને બાહ્ય ઈંટરપ્ટ 0 માટે EX0 મળ્યું છે અને ત્યાં એક રીસેટ મૂલ્ય પણ છે આ ઈંટરપ્ટ એનેબલ રજીસ્ટર માટે રીસેટ વેલ્યુ 0 છે તમે જોશો કે શરૂઆતમાં તમામ ઈંટરપ્ટ ડિસેબલ છે અને આ ઈંટરપ્ટ એનેબલ રજીસ્ટર A8H છે કોઈપણ વ્યાજબી સિસ્ટમ ડિઝાઇન માટે જે ઈંટરપ્ટ ને બહારની દુનિયા માં થવા દે છે તેથી આપણે આ EA બીટને 1 પર સેટ કરવું જોઈએ સિસ્ટમના સમગ્ર ઓપરેશનમાં આ 1 મહત્વપૂર્ણ સ્ટેપ હોઈ શકે છે કે EA બીટ શરુ હોવું જોઈએ અન્યથા કોઈપણ ઈંટરપ્ટ પ્રોસેસર દ્વારા અનુભવાશે નહીં તે TCON રજિસ્ટર છે જે આપણે અગાઉ જોયું છે તે એકવાર આવે છે જ્યારે આપણે આ ઈંટરપ્ટ ની ચર્ચામાં જઈ રહ્યા છીએ આપણે આ હાઈર ઓર્ડરમાં નિબલ જોયો છે આ ચાર બીટ તેઓ ટાઈમર 1 અને ટાઈમર0 માટે સમર્પિત છે તેઓ ઓવરફ્લો ફ્લેગ્સ અને રન ફ્લેગ છે તે 2 બિટ્સ છે પરંતુ આ લોવર ઓર્ડરમાં 4 બિટ્સ છે તેઓ વાસ્તવમાં IE1 IT1 IE0 અને IT0 છે IE1 તેથી આ CPU દ્વારા સેટ કરવામાં આવે છે કે જ્યારે બાહ્ય ઈંટરપ્ટ 1 પર હાઈ થી લો નું ટ્રાંઝિશન શોધવામાં આવે છે આ ઈંટરપ્ટ 1 પર હાઈ થી લો નું ટ્રાંઝિશન થાય છે પછી આ IE1 બીટ સેટ કરવામાં આવશે અને તે મુજબ આ IE0 બીટ સેટ કરવામાં આવશે અને જો ત્યાં હોય તો INT 0 લાઇન પરના ઈંટરપ્ટ પર પ્રોસેસર દ્વારા શોધાયેલ હાઈ થી લો નું ટ્રાંઝિશન હોય તો ત્યાં બે ઈંટરપ્ટ પિન INT 0 અને INT 1 હોય છે અને જ્યારે પણ તે તે લાઇન પર હાઈથી લો નું ટ્રાંઝિશન જુએ છે ત્યારે આ બિટ્સ યોગ્ય મૂલ્યો પર સેટ થાય છે તે 1 પર સેટ થાય છે અને પછી આપણે IT1 પર જઈએ છીએ IT1 એ ઈંટરપ્ટ 1 પ્રકારનું નિયંત્રણ છે જો તે ફોલિંગ એજ અથવા લો લેવલને ટ્રિગર કરવા માટે સૉફ્ટવેર દ્વારા સેટ અથવા ક્લીયર કરવામાં આવે છે જો તે હોય તો તમે આ IT1 બીટ ને નિયંત્રિત કરી શકો છો જો તમે આ IT1 બીટને 1 પર સેટ કરો તો તે ફોલિંગ એજ ટ્રિગર ફ્લિપ ફોલિંગ એજ ટ્રિગર સેન્સિંગ હશે જ્યારે ઈંટરપ્ટ લાઇન હાઇથી લો તરફ જાય છે ત્યારે તેને સિસ્ટમમાં ઈંટરપ્ટ કરતું માનવામાં આવશે અને જો તે 0 હોય અને જ્યારે INT 1 લાઇન લો હોય તો તેને પ્રોસેસર માટે ઈંટરપ્ટ તરીકે લેવામાં આવશે તમારે આ ઈંટરપ્ટ ના પ્રકારોને સેટ કરવામાં સાવચેત રહેવાની જરૂર છે આપણે જે ઉપકરણને આને સિસ્ટમ સાથે કનેક્ટ કરી રહ્યાં છીએ તેના આધારે આપણે આ પ્રકારનાં ઈંટરપ્ટ ને આ H ટ્રિગર અથવા લેવલ ટ્રિગર કરવાનું પસંદ કરી શકીએ છીએ પરંતુ બંને લો છે તેથી H ટ્રિગરિંગ પણ હાઇ થી લો એડ્જ અને આ લેવલ ટ્રિગરિંગ પણ આ લો લેવલ ટ્રિગર છે અને તે જ રીતે આપણને INT0 ઈંટરપ્ટ માટે આ IE0 અને IT0 બિટ્સ મળ્યા છે જો તમે પ્રાથમિકતાઓ પર નજર નાખો તો આપણને આ મળ્યું છે આ મૂળભૂત પ્રાથમિકતા છે INT 0 એ TF0 ટાઈમર ને અનુસરીને સૌથી વધુ પ્રાથમિકતા ધરાવે છે જે ટાઈમર 0 છે ઈંટરપ્ટ 1 દ્વારા અનુસરવામાં આવે છે ત્યારબાદ ટાઈમર 1 આવે છે પછી આ RI TI છે આને ઈંટરપ્ટ અને ટ્રાન્સમિટ ઈંટરપ્ટ પ્રાપ્ત થાય છે આ સીરીયલ કોમ્યુનિકેશન માટે છે તેઓ એક જ ઈંટરપ્ટ દ્વારા છે તેથી જ આપણે તેને RI TI તરીકે લખી શકીએ છીએ જેમ કે આ 1 ઈંટરપ્ટ જનરેટ થાય છે આ મૂળભૂત પ્રાથમિકતા છે આ તમને તરત જ કહે છે કે જો સંખ્યાબંધ ઈંટરપ્ટ એકસાથે થાય છે તો પ્રોસેસર પ્રથમ INT 0 ને રિસ્પોન્સ આપશે અને જો INT 0 ત્યાં નથી તો તે TF0 ને રિસ્પોન્સ આપશે TF0 ત્યાં નથી તે INT1 ને રિસ્પોન્સ આપશે તે આ પ્રમાણે જશે પરંતુ 8085 થી વિપરીત અહીં તમે પ્રાથમિકતા સેટિંગ બદલી શકો છો તમે આ રીતે કહી શકો કે આપણને આ PT2 મળ્યું છે આ 1 રજિસ્ટર છે જેને IP રજિસ્ટર કહેવામાં આવે છે ઈંટરપ્ટ પ્રાયોરિટી રજીસ્ટર કરો પ્રથમ 2 બિટ્સમાં કોઈ કાર્યક્ષમતા નથી પછી આ PT2 એ ટાઈમર 2 ઈંટરપ્ટ ની પ્રાથમિકતા છે PS એ ટાઈમર સીરીયલ પોર્ટ ઈંટરપ્ટ ની પ્રાથમિકતા છે PT1 એ ટાઈમર 1 ઈંટરપ્ટ ની પ્રાથમિકતા છે પછી આ PX1 એ બાહ્ય ઈંટરપ્ટ 1 ની પ્રાથમિકતા છે PT0 એ તેના જેવા ટાઈમર ઈંટરપ્ટ 0 ની પ્રાથમિકતા છે હવે જો તમે તેમાંથી કોઈપણ બિટ્સ પર 1 બીટ સેટ કરો તો તે ઈંટરપ્ટ સૌથી વધુ પ્રાધાન્યતા ધારણ કરશે ઉદાહરણ તરીકે જો તમે આ ટિપ્પણીમાં જુઓ તો MOV IP આ સૂચના MOV IP00000100B બાઈનરી પેટર્ન છે 1 આ PX1 આ બીટ 1 છે અને બાકીના બિટ્સ 0 છે તે કિસ્સામાં INT 1 સર્વોચ્ચ પ્રાથમિકતા માં આવશે આ ક્રમ હવે બદલાશે અને તે કંઈક આના જેવું હશે એકવાર તમે આ સેટિંગમાં આ વસ્તુ કરો તો મારા INT 1 પાસે સૌથી વધુ પ્રાધાન્યતા INT 1 હશે ત્યારબાદ INT 0 પછી TF0 પછી INT 1 INT 1 પહેલેથી જ થઈ ગયું છે TF0 પછી આ TF1 અને પછી આ RI પ્લસ TI તેથી ઓર્ડર બદલાશે આપણી પાસે આ વસ્તુ હોઈ શકે છે તે નવા ઓર્ડર નું પ્રતિનિધિત્વ કરશે તમે પ્રાથમિકતાઓને બદલી શકો છો અને તે ઈંટરપ્ટ સર્વોચ્ચ પ્રાથમિકતા ધારણ કરશે અને બાકીના પહેલાના ક્રમને અનુસરશે તેથી સ્વાભાવિક રીતે તે પ્રશ્ન ઊભો કરે છે કે શું આપણી પાસે આ હોઈ શકે છે શું આપણી પાસે 1 થી વધુ 1 બીટ સેટ હોઈ શકે છે જો તમે આ રીતે કરો છો તો આ 2 ઈંટરપ્ટ છે તેથી 11 હું શોધી રહ્યો છું આ ઈંટરપ્ટ તેઓ 1 પર સેટ છે અને બાકીના બધા 0 છે તેનો અર્થ એ છે કે આ બે ઈંટરપ્ટ પાડે છે તેઓ બાકીના કરતાં વધુ અગ્રતા પ્રાપ્ત કરશે આ ટાઈમર 1 અને આ એક્સટર્નલ ઈંટરપ્ટ 1 સર્વોચ્ચ પ્રાથમિકતા ધારણ કરશે ત્યારબાદ અન્યો અને તેમની અંદર આ બેની અંદર પ્રાથમિકતા ડિફોલ્ટ અગ્રતા ઓર્ડર દ્વારા નક્કી કરવામાં આવશે જો તમે આ રીલેશન ને જુઓ તો તમને આ INT દેખાશે INT1 અને ટાઈમર 1 વચ્ચે INT1 ને ઉચ્ચ પ્રાથમિકતા મળી છે તેથી પરિણામે જો તમે તેને આ રીતે સેટ કરો તો INT1 સૌથી વધુ પ્રાથમિકતા ધરાવશે પછી તે આ TF1 દ્વારા અનુસરવામાં આવશે આની જેમ આ સંબંધ આવશે INT1 ને TF1 દ્વારા અનુસરવામાં આવતી સર્વોચ્ચ પ્રાથમિકતા હશે અને તે પછી તે જ ઓર્ડરમાં બાકીના ઈંટરપ્ટ ને અનુસરવામાં આવશે તેથી INT0 TF0 પછી RI TI તે બાકીના ઈંટરપ્ટ છે તેઓ પાછલા ઓર્ડરમાં અનુસરશે એકમાત્ર વસ્તુ એ છે કે આ બે ઈંટરપ્ટ ની પ્રાથમિકતાઓ બીજા કરતા વધુ હશે સ્વાભાવિક રીતે તમે સમજી શકો છો કે તમે આ ઈંટરપ્ટ પ્રાથમિકતાઓને આર્બીટ્રેરીલી સેટ કરી શકતા નથી ત્યાં કેટલાક મૂલ્યો હોય છે કેટલાક ઈંટરપ્ટ કોંબીનેશન શક્ય હોય છે પરંતુ તમે તે બધાને એકસાથે સેટ કરી શકતા નથી પરંતુ તેમ છતાં તે એક સારો વિકલ્પ છે જેમ કે આપણે ડિફૉલ્ટ ઈંટરપ્ટ પ્રાથમિકતાઓને બદલી શકીએ છીએ અને આ ખાસ કરીને સાચું છે કારણ કે સિસ્ટમમાં જ્યારે તમે કેટલીક એમ્બેડેડ એપ્લિકેશન આધારિત માઇક્રોકન્ટ્રોલર ડિઝાઇન કરી રહ્યાં હોવ છો એવું બની શકે છે કે તમારે વિવિધ સ્રોતોમાંથી અને પ્રોગ્રામ ના જુદા જુદા સમયે અથવા પ્રોગ્રામ ના વિવિધ તબક્કાઓ પર ઈંટરપ્ટ લેવાની જરૂર છે તમારે હાર્ડવેર કનેક્શન્સ બદલવાને બદલે પ્રાથમિકતાઓ અલગ હોવી જરૂરી છે તમે ફક્ત આ ઈંટરપ્ટ પેટર્ન બદલી શકો છો પ્રાયોરિટી પેટર્નને ઈંટરપ્ટ કરી શકો છો તેથી આ બદલાતી પ્રાયોરિટીનું ધ્યાન રાખવામાં આવશે તે ઈંટરપ્ટ પ્રાયોરિટી રજિસ્ટર છે આગળ આપણે ઈંટરપ્ટ વેક્ટર્સ પર ધ્યાન આપીએ છીએ 8051 ના કિસ્સામાં તમામ ઈંટરપ્ટ વેક્ટરવાળા ઈંટરપ્ટ છે 8051 ને માત્ર થોડા જ વેક્ટરવાળા ઈંટરપ્ટ મળ્યા હતા અને INTR બધા નોન વેક્ટર છે અહીં 8051 ના કિસ્સામાં આ વેક્ટર ઈંટરપ્ટ તેમના એડ્રેસ આ રીસેટ ની જેમ નિશ્ચિત છે તે તમને 0000 એડ્રેસ પર લઈ જશે તેથી આ એડ્રેસ નિશ્ચિત છે પછી આ INT0 છે આ બાહ્ય ઈંટરપ્ટ 0 છે આ એડ્રેસ 0003 ટાઈમર 0 છે 000B છે તેથી જો તમે આ બે સ્થાનો 3 અને B માં જુઓ તો તમે જોશો કે તમારી પાસે ફક્ત 8 મેમરી લોકેશન છે જો તમે એક્સટર્નલ ઈંટરપ્ટ 0 માટે ઈંટરપ્ટ સર્વિસ રૂટિન લખી રહ્યા હોવ અને જો તમને લાગે કે આ 8 બાઇટ્સ પર્યાપ્ત છે તો તમારા ઈંટરપ્ટ ને પકડી રાખવા માટે તે સારું છે જો તે ન હોય તો તમારે તેની કાળજી લેવી પડશે તમે જાણો છો કે શું તમને અમુક પ્રકારની જમ્પ સૂચનાઓ અને તે બધું લાગે છે જેમ કે આપણે 8085 માં પણ જોયું છે હવે આ ઈંટરપ્ટ વેક્ટર સ્થાનો છે આ સીરીયલ ઈંટરપ્ટ કે જેમાં સૌથી વધુ એડ્રેસ 0023h છે અને આ ટાઈમર 2 ઓવરફ્લો 8052 માટે છે તે 002b છે આ રીતે આપણી પાસે વેક્ટર એડ્રેસ કરતાં અલગ ઈંટરપ્ટ એડ્રેસ હોઈ શકે છે આ ડિઝાઇનર દ્વારા નિશ્ચિત થાય છે ઓવરલેપિંગ ઈંટરપ્ટ સર્વીસ રૂટિન ને ટાળવા માટે જમ્પ ઇન્સટ્રકસન મૂકવી સામાન્ય હોય છે જેમ કે અહીં કહે છે આપણે ઓરીજીન 00 પર કહીએ છીએ આપણે આ ljmp મૂકી રહ્યા છીએ ચાલો આપણે તેને EX7ISR કહીએ તો આ અમુક ઈંટરપ્ટ સર્વિસ રૂટીન છે એક્સટર્નલ ઈંટરપ્ટ અમુક સર્વિસ રૂટિન છે અને આ મુખ્ય પ્રોગ્રામ છે 100 પર આમાંથી મેઈન પ્રોગ્રામ શરૂ થાય છે હવે 000b એડ્રેસ અને ત્યાં તે આ ઈન્સ્ટ્રકસન જોઈ રહ્યું છે આ સમયે મારી પાસે રીસેટ ઓપરેશન કરવા માટેનો કોડ હોઈ શકે છે તે રીતે આ રીસેટ ઓપરેશન થશે આ એક ઉદાહરણ છે કે જ્યાં આપણને આ પિન 3 3 INT 1 પલ્સ જનરેટર સાથે જોડાયેલ છે અને આપણે એક પ્રોગ્રામ લખીશું જેમાં પલ્સની ફોલોઇંગ એડ્જ LED સાથે જોડાયેલ P 1 3 પર હાઈ બીટ મોકલશે તો પરિસ્થિતિ શું છે આપણને આ મળ્યું છે આપણને એવી સ્થિતિ મળી છે કે જેમાં આ P 3 આ P 3 3 પલ્સ જનરેટર સાથે જોડાયેલ છે અહીં મને એક પલ્સ જનરેટર મળ્યું છે જે આ પ્રકારની પલ્સ જનરેટ કરી શકે છે અને તેથી પલ્સની ફોલોઇંગ એડ્જ P 1 3 પર હાઈ મોકલશે P 1 3 છે આ P 1 3 છે અને ત્યાં મને 1 LED જોડાયેલ છે કેટલાક LED અહીં જોડાયેલા છે જો હું આ પોઈન્ટ એ 1 મુકું તો LED ગ્લો થશે આ પ્રોગ્રામ આ ઈંટરપ્ટ નો ઉપયોગ કરીને ડેવલપ કરી શકે છે જ્યારે આ પલ્સ ની લો એડ્જ આવશે તો તે એક ઈંટરપ્ટ જનરેટ કરશે અને તે ઈંટરપ્ટ એક ઈંટરપ્ટ સર્વીસ રૂટિન હશે જે આ પોઈન્ટ પર 1 મૂકશે